સિક્યોર સિસ્ટમ એન્જિનિયરિંગના આ વ્યાખ્યાનમાં તમારું સ્વાગત છે છેલ્લા બે વ્યાખ્યાનમાં આપણે સ્ટેકમાં રહેલી એક ખામી વિશે જોયું કે જેનો અટેકર યુઝ કરી શકે છે આગલા લેક્ચરમાં આપણે રિટર્ન to libc અટેકમાં જોયું કે જ્યાં અટેકર બફર ઓવરફ્લો કરી અને સ્ટેકના રિટર્ન ને પોતાના કોઈ સ્પેસિફિક ફંકશન જે libcમાં હાજર છે તેનાથી બદલી નાખે છે અને બીજા વ્યાખ્યાનમાં આપણે જોયું વધારે એડવાન્સ અટેક કે જ્યાં અટેકર એ libc માં રહેલા કોઈ ફંકશન પૂરતો જ મર્યાદિત નથી રહેતો પરંતુ એ પોતાનો પેલોડ બનાવી શકે છે કે જે લગભગ કોઈપણ ઇન્સ્ટ્રક્શન ચલાવા માટે સક્ષમ હોય છે અને તે આ વસ્તુ રિટર્ન oriented programming અથવા તો ROP પ્રોગ્રામ દ્વારા કરે છે આ બધા અટેક ખુબ જ આગળ પડતા છે અને આ વ્યાખ્યાનમાં આપણે ROP અને return to libc અટેક રોકવાની પદ્ધતિ એડ્રેસ સ્પેસ લેઆઉટ રેન્ડમાઇઝેશન અથવા તો ASLR કહે છે તે જોઈશું તો ASLR ને સમજવા માટે આપણે આ બધા અટકને એટેકરના દ્રષ્ટિકોણથી જોવા પડશે તો અટેકેટ નો પ્લાન કંઇક આવો હોય છે ધારો કે આ એપ્લિકેશન ઓપરેટિંગ સિસ્ટમછે અને આ એપ્લિકેશન કે અહીંયા છે તે ઓપરેટિંગ સિસ્ટમકર્નલ છે તો સૌ પ્રથમ અટેક ઓપરેટિંગ સિસ્ટમમાં રહેલી નબળાઈઓ શોધવાનો પ્રયત્ન કરશે એના માટે એ સોર્સ કોડ ને જોશે અથવા તો પેચ માં રહેલ કંઈ જોશે કે જે ઓપરેટીંગ સિસ્ટમ કર્નલને લાગુ પડે અને ત્રીજો રસ્તો છે કે તે CVE ફોલો કરશે હવે એક વખત તેની સોર્સ કોડમાં રહેલી આ નબળાઈ મળે પછી તે પોતાની કોડ બનવા પ્રયત્ન કરશે ત્યારબાદ એ કોડને કોઈ ચોક્કસ એપ્લિકેશનમાં દાખલ કરવાનો પ્રયત્ન કરશે ધારો કે એક ચોક્કસ એપ્લિકેશન ઓપરેટિંગ સિસ્ટમકર્નલ છે તેથી અટેકર રૂટ સત્તા વાળો સેલ મેળવવામાં સક્ષમ રહેશે જો અટેકર રૂટ સત્તા વાળો સેલ મેળવી લે તો તે આખી સિસ્ટમ કન્ટ્રોલ કરી શકે છે હવે આગલા ત્રણેય અટેકમાં આપણે જે જોયું તે અટેકરે લખેલો payload એ એડ્રેસ પર આધારિત છે દાખલા તરીકે ROP અટેકમાં અટેકર માટે એ જાણવું ખૂબ જરૂરી છે કે ગેજેટ libc લાઇબ્રેરીમાં કઈ જગ્યાએ હાજર છે દાખલા તરીકે અહીં અટેકર માટે એ જાણવું જરૂરી છે કે ગેજેટ ૧ ગેજેટ ૨ ગેજેટ ૩ અને ગેજેટ ૪ લાઇબ્રેરીમાં કઈ જગ્યાએ છે તેથી આ અટેકર માટે એ જરૂરી છે કે તેને ગેજેટ નું એડ્રેસ મળે તો એનો અટેક સફળ રહે એડ્રેસ સ્પેસ લેઆઉટ રેન્ડમાઇઝેશન અથવા તો ASLR અટેકર માટે એ ગેજેટ મેળવવા મુશ્કેલ બનાવી દેશે ASLR એપ્લિકેશન ના એડ્રેસ ને એકદમ રેન્ડમાઇઝેશન કરી દેશે કે જેથી અટેકરને ચોક્કસ એડ્રેસ મેળવવું મુશ્કેલ બની જાય અહીં આપણે આ ફિગરમાં જે જોઈએ છીએ એ એક એપ્લિકેશન ના ત્રણ અલગ અલગ instance ના મેમરી લેઆઉટ છે આપણે અહીં જોઇ શકીએ છીએ કે દરેક વખતે જ્યારે તમે એપ્લિકેશન રન કરો મેમરી લેઆઉટ બદલી જાય છે દાખલા તરીકે આપણે ADVAP૧૨૩ તરીકે ઓળખાતી ચોક્કસ લાઇબ્રેરી લઈએ તો એ કોઈ ચોક્કસ લોકેશન પર એપ્લિકેશન ના પ્રથમ ભાગમાં હાજર છે બીજી વખત ના રન માટે ADVAP૧૨૩ અલગ લોકેશન પર છે અને ત્રીજા રન માં કોઈ અલગ લોકેશન પર તો લોકેશન દરેક વખતે બદલી જાય છે તેના કારણે અટેકર માટે એક્ઝેટ લોકેશન મેળવો કે જ્યાં ગેજેટ મૂકી શકાય એ ખૂબ જ મુશ્કેલ બની જાય છે અને તેથી RoP અટેક ચાલી શકતું નથી ASLR નવો કન્સેપ્ટ નથી તે linux PaX પ્રોજેક્ટ કે જે 2001માં આવ્યો ત્યારથી છે અને 2012 અથવા તો ૧૩થી એ કોમન થઇ ગયો છે દરેક ઓપરેટિંગ સિસ્ટમમાં windows અને linux ઓપરેટીંગ સિસ્ટમ ASLR તેની જાતે જ સપોર્ટ કરે છે Linux માં ASLR લાઇબ્રેરીસ્ટેક અને હિપ બધા નું લોકેશન દરેક રનમાં બદલી નાખે છે તો જો તમે અત્યારે linux અને એમાં પણ ubuntu વાપરતા હો તો તને આ ફાઇલ જુઓ ફાઈલ procsyskernelrandomize va space એ નક્કી કરશે કે તમારી ઓપરેટિંગ સિસ્ટમમાં ASLR enable છે કે નહીં તો આ ફાઇલ ની ત્રણ અલગ અલગ વેલ્યુ હોઈ શકે ૦૧૨ ૦ નો મતલબ ASLR ડિસેબલ છે 2 રેન્ડમાઇઝેશન નું ઊંચું લેવલ છે જ્યારે તેની વેલ્યુ ૧ હોય એનો મતલબ સ્ટેક VDSO અને shared region વગેરે રેન્ડમાઇઝેશન થશે અને વેલ્યુ ૨ હોય એનો મતલબ કે ૧ ના બધા જ રેન્ડમાઇઝેશન થશે અને એની સાથે સાથે ડેટા સેગમેંટ location પણ રેન્ડમાઇઝેશન થશે અને આજે લગભગ બધે જ linux સિસ્ટમમાં 2 default સેટિંગ છે તો ચાલો એ ASLR ને કાર્ય કરતું જોઈએ તમે શું કરી શકો કે તમે કોઈ પ્રોગ્રામ રુન કરો તેનું PID મેળવો અને આપણે જે રીતે આગળ જોયું એ રીતે એ પ્રોગ્રામનું મેમરી મેપ કમાન્ડ cat procPID of processmaps દ્વારા મેળવો અને જો તમે આ પ્રોગ્રામ ફરીથી ચલાવશો તો તમને અલગથી PID મળશે અને તમે એનો મેપ જોવો તો તેમાં એડ્રેસ મેપ બદલી ગયા હશે અને તે એ ASLRને કારણે થયું છે જો આપણે કોઈ ચોક્કસ લાઇબ્રેરી જોઈએ જેમ કે libc લાઇબ્રેરી પહેલી વખત પ્રોગ્રામ ચાલ્યો ત્યારે libc લાઇબ્રેરી 0xb75d000 લોકેશન પર હતી જ્યારે બીજી વખત ચાલ્યો ત્યારે એ 0xb75de000 પર છે તો આપણે જોયું એ રીતે દરેક રન માટે એપ્લિકેશન મેમરી એડ્રેસ વર્ચ્યુઅલ એડ્રેસ મેપ બદલી જાય છે હવે સમય બદલાયો છે તેના કારણે ગેજેટ નું લોકેશન પર ફરી થશે જેથી ROP અટેક કે પહેલા બનાવ્યો હતો તે ચાલશે નહીં તમે તમારી linux માં ASLR બદલી શકો આ ફાઈલ etcsysctl conf ને બદલીને તમારે આ ફાઈલમાં લાઇન kernel random va space ઉમેરવી પડશે અને તેની વેલ્યુ ઝીરો એક અથવા બે રાખવી પડશે ASLR સપોર્ટ બદલવા માટે તો હવે આપણે ASLR ની અંદર ની માહિતી જોશું એ સમજવા માટે આપણે લાઇબ્રેરી રીલોકેટેબલ કઈ રીતે થાય એ જોઈએ તે કરવા માટેના બે રસ્તા છે પેલો કે જે લોડ ટાઈમ રીલોકેટેબલતરીકે ઓળખાય છે અને બીજો કે જે PIE કે PIC મતલબ પોઝિશન ઈન્ડિપેન્ડેન્ટ એક્ઝિકયુટેબલ અને પોઝિશન ઈન્ડિપેન્ડેન્ટ કોડ તરીકે ઓળખાય છે લોડ ટાઈમ રીલોકેટેબલ મા મુખ્ય ફંકશનાલીટી લોડર પાસે રહે છે જ્યારે લાઈબ્રેરી લોડ થાય છે ત્યારે લોડર લાઈબ્રેરી માંથી પસાર થાય છે અને દરેક એડ્રેસ ને ગોઠવે છે કે જેથી લાઈબ્રેરી બરોબર રીતે એક્ઝિક્યુટ થાય PIC તકનીક રિલેટિવ એડ્રેસિંગની છે એ પણ સમાન કાર્ય માટે વપરાય છે આપણે બંને તકનીક વધુ ઊંડાણમાં જોઈશું તો ચાલો આપણે લોડ ટાઈમ રીલોકેટેબલload time relocatableથી શરૂ કરીએ અને ધારો કે આપણે આ લાઈબ્રેરી બનાવવા માંગીએ છીએ કે જેમાં એક ગ્લોબલ વેરિયેબલ mylib int છે અને બે ફંકશન set mylib int કે જે પેરામીટર x લે છે અને આપણા ગ્લોબલ વેરિયેબલ ને સેટ કરે છે અને બીજું ફંકશન get mylib int કે જે ગ્લોબલ વેરિયેબલની હાલી વેલ્યુ આપે છે તમે આ લાઇબ્રેરીની gcc અહીં બતાવ્યું છે એ પ્રમાણે કમ્પાયલ કરી શકો હવે મારા આ કમ્પ્યુટરમાં બાય ડિફોલ્ટ લોડ ટાઈમ રીલોકેટેબલload time relocatable ચાલે છે આ કોડ તમે આ લિંક relocgot દ્વારા પણ મેળવી શકો છો લોડ ટાઈમ રીલોકેટેબલ કઈ રીતે કાર્ય કરે છે તે જાણવા માટે આપણે આ લાયબ્રેરીને objdump વાપરીને ડિસેમ્બલ કરીશું અને આપણે આ એક જ ફંકશન set mylib int માં ને ડિસંબલ કરશું તો આપણે અહીંયા જોઈએ છે એ રીતે આ બધી set mylib intની ઇન્સ્ટ્રક્શન છે અને ઇન્સ્ટ્રક્શન સ્ટેક ફ્રેમ બનાવવા માટે વપરાય છે ત્રીજી ઇન્સ્ટ્રક્શન એ x નો કન્ટેન્ટ જે ebp૮ પર છે તેને મુવ કરવા માટેની છે તો આર્ગ્યુમેન્ટ x eax રજીસ્ટરમાં મૂવ થશે અને Xનો કન્ટેન્ટ ગ્લોબલ mylib int મા રહેશે અને એ માટે આપણે મુવ કે જે eax રજીસ્ટર ને 0X0 પર મોકલશે એ વાપરીશું તો આ 0X0 એ છે કે જે કમ્પાઇલર એ મુક્યુ છે કેમકે આ લાઈબ્રેરી લોડ ટાઈમ રીલોકેટેબલ લાઇબ્રેરી છે તો ચાલો જોઈએ કે હવે આપણે જ્યારે આ પ્રોગ્રામને કરીએ તો આ લાઇબ્રેરીની શું થાય છે આપણે શું કરીશું કે પ્રોગ્રામ ની લીંક બનાવીશું અને આ લાઇબ્રેરીની પણ અને પછી જ તેનો ઉપયોગ કરીશું જુઓ કે mild નું સાચું એડ્રેસ અહીંયા આપવામાં આવ્યું નથી અને એ ફક્ત 0X0 છે હવે તું શું થશે કે જ્યારે લાઈબ્રેરી શરૂ થશે ત્યારે લોડર દરેક ફંકશન પાસે જશે અને જ્યારે તે 0X0 જશે એને તે mylib int ના સાચા એડ્રેસથી બદલી નાખશે આ કરવા માટે લાયબ્રેરીમાં એક અલગ સેક્શન હોય છે કે જે લોડરને કઈ ઓબ્જેક્ટ ફાઈલ લોડિંગ વખતે બદલવી એ જણાવશે અને આ સેક્શન નું નામ રીલોકેટેબલ ટેબલ છે અને તેને આપણે કમાન્ડ readelf r libmylib so દ્વારા મેળવી શકશે આપણી પાસે ઘણી બધી એન્ટ્રી છે એમાંથી પ્રથમ અને બીજી એ રસપ્રદ છે એ બતાવે છે કે કયા લોકેશન લોડરને બદલાવવાની જરૂર છે અહીં નોંધો કે mylib int બે જગ્યાએ વપરાય છે એક આ જગ્યા get mylib intમામાં અને બીજું આ જગ્યાએ set mylib intમાં અને આ બન્ને લોકેશન ની એન્ટ્રી આ ટેબલમાં છે તો નોંધો કે આપણે જે લોકેશન બદલવાનું છે એ ઓફસેટ ૪૭૩ અને ૪૭d પર છે તો તમે જોઈ શકો છો કે લોકેશન ૪૭૩ 0X0 ને સંલગ્ન છે જુઓ ka3 અપસેટ ચાર અને ચાર ને સલગ્ન શૂન્ય પર છે બીજું નોંધો કે આ દરેક નો ટાઈપ 32 bit છે તેથી જ્યારે આ લાઈબ્રેરી લોડ થશે લોડર આ ટેબલમાં જોશે અને દરેક રો ને જોશે અને જ્યારે એ લોકેશન ૪૭૩ કે જે 0X0 ને સંલગ્ન છે એ જોશે અને જોશે કે 32 bit જરૂરી છે અને તે mylib int ને સંલગ્ન છે તેથી તે mylib intનું સાચું એડ્રેસ મેળવી અને 0X0 ને એના સાચા એડ્રેસથી બદલીદે છે તો લોડર પોતાનું કાર્ય કરે છે કે નહીં એ જોવા માટે આપણે એક નાનો પ્રોગ્રામ બનાવી શકીએ અને તેને આ લાઇબ્રેરી સાથે લિંક કરી શકીએ અને gdb થી તે પ્રોગ્રામને ડિબગ કરી શકીએ આપણે શું કરીશું કે મેઇન માં બ્રેક પોઇન્ટ મુકીશું અને જ્યારે બ્રેક પોઇન્ટ આવે ત્યારે આપણે set mylib int ને gdbમાં ડિસેમ્બલ કરીશું તો આ એસેમ્બલી કોડ અને આ એસેમ્બલી કોડ વચ્ચેનો તફાવત જુઓ તો આ એ છે કે જે કમ્પાઇલર કમ્પાઇલેશન પછી આપે છે અને આ એ છે કે જે કમ્પાઇલર runtime એ લોડર લાઇબ્રેરીમાં નાખ્યા પછી આપે છે અહીં નોંધો કે ઇન્સ્ટ્રક્શન બધી સરખી જ છે જેમકે પુશ ebp mov સ્ટેક પોઇન્ટર બેઝ પોઇન્ટર વગેરે પરંતુ 0X0 કે જે અહીં હાજર છે તેનું એડ્રેસ બદલીને B7FTF5F8 થઈ જાય છે કે ખરેખર જે કે એડ્રેસ mylib int નું છે લોડર એ હવે પોતાનું કાર્ય કરી દીધું છે એને ૦ ને mylib int ના લોકેશન થી બદલી દીધું છે એજ રીતે તમે જુઓ કે mylib int ના પોઇન્ટને પણ તેને સાચા એડ્રેસ થી બદલી દીધો લોડ ટાઈમ રીલોકેટેબલની ખામી એ છે કે તે ખૂબ જ ધીમો છે કેમકે લોડરને દરેક લોકેશન પર જવું પડે છે અને જ્યાં ૦ હોય તેને તેના સાચા એડ્રેસ થી બદલવું પડે છે બીજુ તેને લખી શકાય તેવો કોડ સેગમેન્ટ જોઈએ તે પણ એક સમસ્યા થઇ શકે ત્રીજી ખામી એ છે કે તે કોડ ને શેર કરવા દેતું નથી આપણે આની વધારે વિગત જોઈશું નહીં પરંતુ ઓપરેટિંગ સિસ્ટમમાં ઘણી એવી પ્રોસેસ હોય છે કે જે copy on right બોલાવે છે જ્યાં લાઇબ્રેરી કોડ બધી પ્રોસેસ વચ્ચે શેર હોય છે આ ત્રીજી ખામી કહે છે કે દરેક પ્રોસેસ ને પોતાની લાઈબ્રેરી ની કોપી હોવી જોઈએ વાસ્તવમાં આપણે ડુપ્લિકેશન રોકવા એવું જોઈએ કે દરેક પ્રોગ્રામ પાસે શેર કરેલ કોપી લાઇબ્રેરીની હોઈ જેમકે libc માટે સિસ્ટમ ની બધી જ પ્રોસેસ એક જ libc ની કોપી નો ઉપયોગ કરે તે જરૂરી છે તેથી RAM માં libc ની કોપી રોકી શકાય પરંતુ લોડ ટાઈમ રીલોકેટેબલમાં એ શક્ય નથી લોડ ટાઈમ રીલોકેટેબલ ના ઘણા બધા ગેરફાયદા PIC મતલબ પોઝિશન ઈન્ડિપેન્ડેન્ટ એક્ઝિકયુટેબલથી રોકી શકાય છે આ તકનીક થી લાઇબ્રેરી તેના virtual એડ્રેસ સ્પેસ મા રિલોકેટેબલ બનવામા આવે છે તેનાથી વધુ રીલેટી વ એડ્રેસ નો ઉપયોગ થાય છે જેથી લોડર ને બધા એડ્રેસ બદલવા ન પડે સ્પેશિયલ ટેબલ કે જે ગ્લોબલ ઓફસેટ ટેબલ GOT તરીકે ઓડખાઈ છે તે વપરાય છે ચાલો જોઈએ PIC કઈ રીતે ચાલે છે અને કઈ રીતે GOT વપરાય છે તો ચાલો આપણે કહીએ કે આપણી પાસે આના જેવી સૂચના છે જ્યાં આપણે વેરિએબલનું એડ્રેશ આ રજીસ્ટર EDX પર ખસેડવા માગીએ છીએ હવે સામાન્ય રીતે GOT વિના આપણે જાણવું જરૂરી છે આ ચોક્કસ વેરિએબલ વાસ્તવિક એડ્રેશ અને તેથી આ સૂચનાનું પરિણામ બિન સ્થાનાંતરિત કોડમાં પરિણમશે જો તમારી પાસે ગ્લોબલ ઓફસેટટેબલ છે તો તે જ એક સૂચના નીચે મુજબ ત્રણ સૂચનાઓમાં રૂપાંતરિત થાય છે પ્રથમ આપણે આ રજીસ્ટરમાં GOT કોષ્ટકનું એડ્રેશ EDX તરીકે લોડ કરીએ છીએ પછી આપણે આ રજિસ્ટર EDX માં ટેબલમાં ઓફસેટ ને વધુ સ્પષ્ટ રીતે લોડ કરીએ છીએ પછી આપણે આ રજિસ્ટર ઇડીએક્સમાં 16 બાઇટ્સનો ઓફસેટ વધુ ચોક્કસપણે ટેબલમાં લગાવીએ છીએ હવે આ સ્થાન પર EDX વત્તા 16 બાઇટ્સ જે હાજર છે તે આ ચોક્કસ વેરિયબલનું વાસ્તવિક સરનામું છે આગળ આપણે આ EDX રજિસ્ટરની સામગ્રીને આ રજિસ્ટરમાં લોડ કરીએ છીએ આમ આપણે જોઈએ છીએ કે EDX રજિસ્ટરમાંના સરનામાંને સીધા લોડ કરવાને બદલે કોડ બિન સ્થાનાંતરિત કરી શકાય આપણે GOT ટેબલનો ઉપયોગ કરીએ છીએ ટેબલમાં વાસ્તવિક સરનામાં હોય છે જ્યાં વેરીયેબલે હાજર હોય છે અને આપણે GOT ટેબલની સામગ્રી લોડ કરીએ છીએ અને EDXની સામગ્રીનો ઉપયોગ કરીને સીધા વાસ્તવિક વેરીયેબલને એક્સેસ કરી શકીએ છીએ આપણે બનાવેલ આપણું લાઇબ્રેરી લઈશું અને આ GOT કોષ્ટકનો ઉપયોગ કરવા માટે કમ્પાઇલર કોડ કેવી રીતે બનાવે છે તે જોશું તો આપણે જે કોડ લઈશું તે આપણા બે પુસ્તકાલય set mylib int અને get mylib int નો સમાવેશ કરતા પહેલા જેવું છે અને વધુ મહત્ત્વની વાત એ છે કે આ ગ્લોબલ વેરિએબલ mylib int છે આપણે જોયું છે કે જ્યારે લોડ ટાઇમ રિલોકેટેબલ કોડ હોય ત્યારે શું થાય છે હવે PIC સાથે set mylib int માટે કોડ ખૂબ જુદો લાગે છે આપણે જોઈએ છીએ કે આ ઉપરાંત કેટલાક ફંક્શન પર કોલ આવે છે જેને i686 get pc thunk cx કહેવામાં આવે છે અને આ ઉપરાંત કેટલાક અન્ય ફેરફારો પણ છે તો ચાલો આપણે વધુ વિગતો જોઈએ તેથી પહેલા આપણે જોઈએ છીએ કે કોલ સૂચના જે આવશ્યકરૂપે છે તે અહીંની આ કામગીરી માટેનો કોલ છે જે સ્ટેક પોઇન્ટર ની સામગ્રીને ECX રજિસ્ટરમાં સંગ્રહિત કરે છે અને પછી વળતર આપે છે તેથી આપણે અહીં જે જોશું તે આ ECX રજિસ્ટરની સામગ્રી છે અમારી પાસે આ સૂચનાનું સરનામું છે હવે તમે આ ECX રજીસ્ટરની સામગ્રીમાં 1180 ઉમેરો તેથી આ 1180 એ GOT ટેબલ માટેનું setફસેટ છે તેથી ECX 1180 એ મેળવેલ ટેબલનું ઑફસેટ છે આગળ અમે ECX થી 8 બાઇટ્સ બાદ કરીએ છીએ જે GOT ટેબલમાં એક ઑફસેટ છે જેમાં mylib int નું વાસ્તવિક સરનામું છે તેથી mylib int નું આ વાસ્તવિક સરનામું EAX રજીસ્ટરમાં ખસેડવામાં આવ્યું છે ત્રીજું આપણે નોંધ્યું છે કે આપણે EAX રજીસ્ટર દ્વારા સૂચવેલા સ્થાને EDX રજીસ્ટરની સામગ્રી સંગ્રહિત કરીએ છીએ તેથી નોંધ લો કે EAX રજિસ્ટરમાં mylib int સાચા સરનામાંનો નિર્દેશક છે તેથી સ્ટોર સૂચના EDX રજિસ્ટરની સામગ્રીને mylib int ની સાચી જગ્યાએ સંગ્રહિત કરશે PIC તકનીકનો ઉપયોગ કરવાના ફાયદા જે GOT નો ઉપયોગ કરીને છે તે તમે લોડનો સમય નોંધપાત્ર રીતે ઘટાડ્યો છે વિપરીત પાછલા કિસ્સામાં જ્યાં લોડર ગ્લોબલ ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે તે દરેક સ્થાનને બદલતા જતા હોય છે અહીં આપણે એક જ GOT ટેબલનો ઉપયોગ કરી રહ્યાં છીએ જે ગ્લોબલ ડેટા માટે યોગ્ય સરનામું સ્ટોર કરે છે આમ લાઇબ્રેરી લોડ કરીને ઓવરહેડ્સ નોંધપાત્ર રીતે ઘટાડવામાં આવે છે તદુપરાંત જો તમે કોડ બદલાતા નથી તો અમને તે જરૂરી નથી કે કોડ સેગમેન્ટ્સ લખી શકાય આ લોડ ટાઇમ રીલોકેક્ટેબલ તકનીક વેલ્યુ વિરુદ્ધ છે જે ખરેખર કોડ સેગમેન્ટમાં લખી શકાય તેવું જરૂરી છે આગળ આપણે દરેક પ્રોગ્રામ માટે કસ્ટમાઇઝ્ડ લાઇબ્રેરીઓની જરૂર હોતી નથી તેથી આપણે ખરેખર સિસ્ટમમાં વિવિધ પ્રોગ્રામ્સ વચ્ચેની લાઇબ્રેરીઓ શેર કરી શકીએ છીએ આ બધા ફાયદાઓ GOT ટેબલને કારણે પ્રાપ્ત થયા છે GOT ટેબલ ડેટા સેગમેન્ટમાં હાજર છે અને આપણે જાણીએ છીએ કે ડેટા સેગમેન્ટ લખી શકાય તેવું છે તેથી લોડ સમયે લોડરને જે કરવું છે તે અને GOT ટેબલ ભરો આ ખાસ યોજનાની ખામી એ છે કે હવે રનટાઇમ ઓવરહેડ્સ વધી ગયા છે કોઈ વેરીયેબલને સીધા જ જવા અને એક્સેસ કરવાને બદલે હવે આપણે GOT ટેબલમાંથી વાસ્તવિક વેરીયેબલશોધવા અને પછી તે ચલની પરોક્ષ એક્સેસ કરવાની જરૂર છે પરિણામે રનટાઈમ વધે છે ચાલો આપણે GOT સાથે કામ કરવાનું એક ઉદાહરણ જોઈએ ચાલો આ નાનું ઉદાહરણ લઈએ જ્યાં આપણી પાસે મારો ગ્લોબલ ડેટા છે myglobનો પ્રારંભ 32 અને પ્રોગ્રામમાં આપણે ગ્લોબલ ડેટા સાથે 5 દ્વારા વધારીએ છીએ અને તે મૂલ્ય પાછા આપીએ છીએ હવે કમ્પાઇલર GOT કોષ્ટક ઉત્પન્ન કરે છે તે માટે આપણે કમ્પાઇલ સમયે અતિરિક્ત વિકલ્પ સ્પષ્ટ કરવાની જરૂર છે જે shared fpic આ ચોક્કસ પ્રોગ્રામ માટે એસેમ્બલી કોડ કંઈક આના જેવો દેખાય છે તેને અહીં એક ડેટા વિભાગ મળ્યો છે જેમાં myglob છે અને તેને કોડ અહીં મળી ગયા છે જે આ ટેક્સ્ટ વિભાગ હેઠળ છે તેથી નોંધ લો કે કમ્પાઇલરે આ વધારાના કાર્યો i686 get pc thunk cx બનાવ્યાં છે જે આગામી સૂચનાનું સરનામું ECX માં લોડ કરે છે આપણે જોયું કે આ સૂચના ECX રજિસ્ટરમાં GOT ટેબલના ઑફસેટને જોડે છે પછી આપણે GOT ટેબલમાંથી EAX રજીસ્ટરમાં myglob ગ્લોબલ વેરીએબલનું સંપૂર્ણ સરનામું લોડ કરીએ છીએ અને અંતે આપણે પરોક્ષ રીતે EAX રજીસ્ટર પર myglob ગ્લોબલ ડેટા લોડ કરી શકીએ છીએ તેથી આ ચાર સૂચનાઓ પછી અમે આખરે EAX રજિસ્ટરની સામગ્રી લોડ કરવામાં સક્ષમ થયા છીએ આ કોડને છૂટા કર્યા વિના આવું કંઈક જુએ છે તેથી આપણે જોઈએ છીએ કે આ ગ્લોબલ ડેટા myglob નો સમાવેશ કરેલો ડેટા સેગમેન્ટ છે અને કોડ સેગમેન્ટ્સ આ ચોક્કસ વિભાગથી શરૂ થાય છે જેને ટેક્સ્ટ વિભાગ તરીકે સૂચવવામાં આવે છે આપણે અહીં જોયું તેમ આ મહત્વપૂર્ણ સૂચનાઓ છે જેનું વિશ્લેષણ કરવા માટે છે તેથી પહેલી સૂચના આપણે જોઈએ છીએ કે આ get pc thunk પર કોલ છે આ કોલ જે કરે છે તે અહીં આ કાર્યમાં જાય છે સ્ટેક પોઇન્ટર ની સામગ્રીને આ ECX રજિસ્ટરમાં ખસેડો આમ ECX રજિસ્ટરમાં આ ખાસ સૂચના addl સૂચનાનું સરનામું છે આ સૂચનામાં આપણે શું કરીએ છીએ તે GOT ટેબલનું ઓફસેટ ઉમેરવું આ ECX રજીસ્ટરમાં ગ્લોબલ ઑફસેટ ટેબલ તેથી હવે ECX રજીસ્ટરમાં GOT ટેબલની સામગ્રી છે હવે અમે GOT કોષ્ટકમાં અને તે ECX પર ઓફસેટ લઈએ છીએ અને સમાવિષ્ટોને EAX રજીસ્ટરમાં લોડ કરીએ છીએ તેથી હવે EAX રજીસ્ટર પાસે myglobનું સાચી સરનામું છે ગ્લોબલ સરનામું હવે આપણે તે ગ્લોબલ ડેટાની સામગ્રીને EAX રજિસ્ટરમાં લોડ કરીએ છીએ આમ આ સૂચનાના અંતે EAX રજિસ્ટરમાં myglob ની સામગ્રી છે જે 32 છે અમે આ સામગ્રીમાં 5 ઉમેર્યા છે અને આ ચોક્કસ ડેટા પરત કરીએ છીએ જો આપણે હમણાં જ કમ્પાઈલ કરેલી ભૂલાઈ ગયેલી ફાઇલના વિવિધ ભાગોને નિર્ધારિત કરવા માટે જો આપણે readelf નો ઉપયોગ કરીએ છીએ તો આપણે જોઈ શકીએ છીએ કે 19 મી વિભાગમાં GOT ટેબલ છે તેથી આ 584 બાઇટ્સના ઓફસેટમાં છે અને પ્રારંભથી તેનું સરનામું 1584 છે આગળ આપણે પછી સ્થાનાંતરિત ડેટા જોઈ શકીએ છીએ અને GOT ટેબલમાં આ ગ્લોબલ ડેટા myglobનું ઓફસેટ જોઈ શકીએ છીએ હવે જ્યારે આપણે જાણીએ છીએ કે કેવી રીતે લાઇબ્રેરીને PIC તકનીકનો ઉપયોગ કરીને અથવા લોડ સમય દ્વારા ફરીથી બદલી શકાય તેવું બનાવી શકાય છે હવે આપણે જોઈશું કે ASLR કેવી રીતે કાર્ય કરે છે તેથી આ સમજવા માટે આપણે ઑપરેટિંગ સિસ્ટમના સ્નિપેટ્સ જોવું પડશે અનિવાર્યપણે જે થઈ રહ્યું છે તે જ્યારે ઑપરેટિંગ સિસ્ટમ આ ફંક્શનને load elf binary ને બોલાવે છે તેથી જ્યારે તમે કોઈ પ્રક્રિયામાં બાઈનરી ડેટા લોડ કરવા માંગતા હોવ અથવા કોઈ વહેંચાયેલ લાઇબ્રેરી કોઈ વિશિષ્ટ પ્રક્રિયામાં લોડ થઈ જાય ત્યારે આ વિશિષ્ટ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે ઑપરેટિંગ સિસ્ટમમાં તમારી પાસે આ જેવું ફંકશન હશે અને અગત્યનું અમારા માટે એક શરત છે જ્યાં આપણે તપાસ કરીએ કે આ randomize va space એક કરતા વધારે છે કે નહીં તેથી આપણે યાદ કરીએ છીએ કે લિનક્સ સિસ્ટમોમાં randomize va space વેલ્યુ 0 1 અથવા 2 લેશે જો વેલ્યુ 1 અથવા 2 છે તો તેનો અર્થ એ કે તે સિસ્ટમ પર ASLR સક્ષમ છે તેથી જો ASLR સિસ્ટમ પર સક્ષમ થયેલ છે તો અમે આ ભાગ ફંક્શન arch randomize break ની વિનંતી કરીએ છીએ જે આવશ્યકપણે અહીં હાજર છે તેથી આ ફંક્શન શું કરે છે તે આ randomize range ને બોલાવે છે જે અમુક ચોક્કસ રેન્ડમ સરનામું આપે છે તેથી આ રેન્ડમ સરનામું પછી અહીં પરત આવે છે અને આ રેન્ડમ સરનામાં પર જ્યાં લાઇબ્રેરી લોડ થયેલ છે આમ આપણે જોઈએ છીએ કે કેવી રીતે ઑપરેટિંગ સિસ્ટમ લાઇબ્રેરીને લોડ કરવા માટે પ્રક્રિયા સરનામાં સ્થાનમાં કેટલાક રેન્ડમ સ્થાનનો ઉપયોગ કરે છે લોડિંગ સમયે લોડર કાં તો GOT ટેબલ ભરી શકશે અથવા ખાસ તે ચોક્કસ સ્થળોએ જશે અને તે ગ્લોબલ ડેટામાં સરનામાં ભરશે તેથી ડેટા ઉપરાંત ફંક્શનને પણ ફરીથી સ્થાનાંતરિત કરવું જોઈએ હવે પછીનાં વ્યાખ્યાનમાં આપણે જોઈશું કે ફંકશનને કેવી રીતે ફરીથી સ્થાનાંતરિત